નમસ્કાર તો આજે આપણે કેટલાક કસોટી ઉદાહરણ જોઈશું છેલ્લા લેક્ચરમાં આપણે નિર્ણાયક વિભાગ સાથે મેમ્બર ના ચોખ્ખા વિસ્તારની ગણતરી કેવી રીતે કરવી તેની ચર્ચા કરી છે તેથી આજે આપણે તે સૂત્રનો ઉપયોગ કરીને આપેલ ઉત્પાદન માટેના વિભાગનો ચોખ્ખો વિસ્તાર શોધવાનો પ્રયાસ કરીશું તો પ્રથમ સમસ્યા એ છે કે ISA 75 ✕75 ✕ 6 ના કોણ ની ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી જે નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સિંગલ લેગ દ્વારા ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે અને 4 6 ના M20 ગ્રેડના બોલ્ટનો ઉપયોગ થાય છે તેથી શરૂઆત કરવા માટે આપણે તે પ્રથમ જોઈ શકીએ છીએ કે ગસેટ પ્લેટ ISA 75 ✕75 ✕ 6 ના કોણ વિભાગ સાથે બોલ્ટ સાથે જોડાયેલ છે તો આ મેમ્બરનું કદ ISA 75 ✕75 ✕ 6 છે અને આ ગસેટ પ્લેટ છે અને આ 4 6 ગ્રેડવાળા બોલ્ટનો M20 ગ્રેડ છે તેથી આ એક કેસ છે અને ફરીથી આ બોલ્ટ કનેક્શન ફરીથી એ જ કોણ છે જો તે વેલ્ડ દ્વારા જોડાયેલ હોય તો આ કિસ્સામાં ચોખ્ખો વિસ્તાર કેવી રીતે પ્રભાવિત થશે તે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું તો આ વિસ્તારમાં વેલ્ડ કનેક્શન છે ખરું તો આ કોણ વિભાગ પણ ISA 75 ✕75 ✕ 6 છે તેથી પ્રથમ કિસ્સામાં જો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો બોલ્ટ હોલનો વ્યાસ dh છે હું બોલ્ટ વત્તા ક્લિયરન્સ 2 mm નો નજીવો વ્યાસ શોધી શકું છું તેથી આ 22 mm છે તો કનેક્ટેડ લેગ અને અનકનેક્ટેડ લેગ નો ચોખ્ખો વિસ્તાર આપણે શોધી શકીએ છીએ અને પછી આપણે ફેરફાર કરી શકીએ છીએ તો કનેક્ટેડ લેગ Anc નો ચોખ્ખો વિસ્તાર t થશે શા માટે 62t થશે કારણ કે જ્યારે આપણે લેગના ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવા જઈએ છીએ ત્યારે આપણે ગણતરી કરી શકીએ છીએ તેનો અર્થ એ છે કે આ એક ભાગ છે જો હું ધ્યાનમાં લઈશ કે આ એક ભાગ છે આ 75 ✕ 75 અને આ બીજો ભાગ છે તેથી ક્ષેત્રફળ 75 ✕ 6 થશે ફરી આ લેગનો વિસ્તાર 75 ✕ 6 થશે પરંતુ જો તમે જોશો કે 75 મૂળથી લેગ સુધી છે તો તેનો અર્થ એ કે આપણે આ ભાગને બમણું ઉમેરી રહ્યા છીએ તેથી તેનું વાસ્તવિક મૂલ્ય લેવા માટે આપણે આ ભાગમાં અડધી વસ્તુઓ અને આ ભાગમાં અડધો વિસ્તાર ઘટાડવા જઈ રહ્યા છીએ તેથી આપણે 62 થી ઘટાડ્યા છે નહિ કે 6 ✕ 6 થી તેથી આ વિસ્તાર બનશે કારણ કે આ વિસ્તાર 6 ✕ 6 થશે અને તેનો અર્થ 36 એટલે કે 18 અહીં જશે તેથી ગણતરી પછી Anc મૂલ્ય બનશે તે 300 મિલીમીટર વર્ગ બરાબર હશે એ જ રીતે બાકીના લેગનું કુલ વિસ્તાર I શોધી શકું છું જે બાકીનો લેગ Ago કુલ વિસ્તાર હશે ✕6 હશે તેથી આ 432 મિલીમીટર વર્ગ હશે તેથી કોણનો ચોખ્ખો વિસ્તાર Anc વત્તા Ago બરાબર 300 432 બરાબર 732 મિલીમીટર વર્ગ હશે તો આ રીતે હું કોણ વિભાગનો ચોખ્ખો વિસ્તાર શોધી શકું છું તેનો અર્થ એ છે કે જ્યારે હું કોણ વિભાગનો ચોખ્ખો વિસ્તાર શોધવા જઈ રહ્યો છું ત્યારે બોલ્ટની હાજરીને કારણે હું છિદ્ર વિસ્તાર ઘટાડવા જઈ રહ્યો છું હવે આ કિસ્સામાં એક બોલ્ટ હાજર હતો તેથી એક લેગમાં તેથી આપણે એક બોલ્ટનો છિદ્ર વિસ્તાર ઘટાડ્યો છે તેથી હવે વેલ્ડ કનેક્શનના કિસ્સામાં કોઈ ઘટાડો નથી તેથી હું ફક્ત વેલ્ડ કનેક્શન માટેનો વિસ્તાર શોધી શકું છું હું કનેક્ટેડ લેગનો ચોખ્ખો વિસ્તાર શોધી શકું છું જે ✕6 હશે જે 432 મિલીમીટર વર્ગ હશે અને બાકી લેગનો કુલ વિસ્તાર પણ સમાન હશે કારણ કે વેલ્ડ કનેક્શનને કારણે કોણ વિભાગમાં કોઈ છિદ્ર નહીં હોય તેથી કોઈ ઘટાડો થશે નહીં તેથી આ પણ 432 મિલીમીટર વર્ગ બનશે તેથી આ કિસ્સામાં કોણનું ચોખ્ખો વિસ્તાર Anc વત્તા Ago બરાબર 432 વત્તા 432 હશે એટલે કે 864 મિલીમીટર વર્ગ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેલ્ડ કનેક્શનનો ચોખ્ખો વિસ્તાર 864 મિલીમીટર વર્ગ બની રહ્યો છે તેથી જો આપણે સરખામણી કરીએ કે વેલ્ડ કનેક્શન માટે ચોખ્ખો વિસ્તાર 864 છે અને બોલ્ટ કનેક્શન માટે વેલ્ડ ચોખ્ખો વિસ્તાર 732 છે તો તેનો અર્થ એ છે કે જો આપણે વેલ્ડ કનેક્શનની તુલનામાં બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીએ તો સભ્યની મજબૂતાઈ અથવા કોણ ઘટશે કારણ કે છિદ્ર દાખલ કરવાથી મજબૂતાઈમાં ઘટાડો થશે કારણ કે છિદ્ર તણાવ લઈ શકતું નથી એટલે કે વિસ્તાર તણાવ લઈ શકતું નથી એટલે કે તણાવ લેવા માટેનો અસરકારક વિસ્તાર ઓછો હશે એટલે કે 732 મિલીમીટર વર્ગ બરાબર હવે આપણે બીજી સમસ્યામાંથી પસાર થઈશું જે ચેઈન બોલ્ટિંગ અને ઝિગ ઝેગ બોલ્ટિંગ વચ્ચેની સરખામણી છે કહો કે 200 ✕ 8 મીમી ગ્રેડ Fe 410 ના સપાટ કદનો ઉપયોગ છત ટ્રસમાં તણાવ મેમ્બર તરીકે થાય છે તે M16 બોલ્ટ દ્વારા 12 મીમી ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે જેનો અર્થ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બોલ્ટીંગની બે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગ્રેડ 4 6 નો 16 મીમી વ્યાસનો બોલ્ટ છે મેમ્બરના ચોખ્ખા વિસ્તારની ગણતરી કરો તો આપણે શું કહી શકીએ કે પહેલા આપણે ચેઈન બોલ્ટિંગને ધ્યાનમાં લઈશું જો આપણે અહીં જોઈએ કે ધારનું અંતર 50 છે અને પિચ છે અંતર 100 છે અને ફરીથી 50 છે અને આ આડી સાથે પીચનું અંતર 75 75 75 75 છે અને પ્લેન બોલ્ટિંગ અથવા ચેઇન બોલ્ટિંગના કિસ્સામાં નિષ્ફળતા આ દિશામાં થઈ શકે છે એટલે કે 1 2 3 4 નિષ્ફળતા થવાની આ સરળ રીત છે તેથી આપણે આ રેખા સાથે ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી પડશે તેથી ચેઇન બોલ્ટિંગ માટે આપણે 1 2 3 4 લાઇન સાથે ચોખ્ખો વિસ્તાર શોધી શકીએ છીએ જે ફક્ત An બરાબર 200 2✕18 હશે અહીં બોલ્ટનો નજીવો વ્યાસ 16 છે તેથી બોલ્ટ છિદ્ર dh બનશે 16 વત્તા 2 એટલે કે 18 મીમી બરાબર તેથી આ રેખા 1 2 3 4 સાથે બે બોલ્ટ છે તેથી ઘટાડો 200 ઓછા 2 ગુણ્યાં બોલ્ટ વ્યાસ ગુણ્યાં જાડાઈ જાડાઈ 8 મીમી તરીકે આપવામાં આવી હતી તેથી ગણતરી કર્યા પછી આપણે શોધી શકીએ કે આ 1312 મિલીમીટર વર્ગ છે તેથી ચેઇન બોલ્ટિંગ માટે ચોખ્ખો વિસ્તાર આટલો હશે તેથી આ ચોખ્ખા વિસ્તારમાંથી હું આખરે જાણી શકું છું કે ભંગાણ તાકાત ભંગાણ તાકાત નો અર્થ એ છે કે પ્લેટની મજબૂતાઈ કેટલી હશે જે યોગ્ય રીતે શોધી શકાય છે Agfy માફ કરશો Agfy નહીં 0 9 Anfu ભાગ્યા gamma w તે સૂત્ર પર હું પછીથી આવીશ ભંગાણને કારણે તાકાત કેવી રીતે શોધવી તે પછીથી આવીશ તે મારે શોધવાનું છે તેથી જ્યારે આપણે તાકાત શોધવા જઈએ છીએ ત્યારે આપણે ચોખ્ખો વિસ્તાર શું છે તે જાણવાની જરૂર છે જેથી આપણે ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી પડશે તો હવે બીજો કેસ જે ઝિગ ઝેગ બોલ્ટિંગ છે ઝિગ ઝેગ બોલ્ટિંગના કિસ્સામાં ઘણા વિકલ્પો છે જેમાં તે નિષ્ફળ થઈ શકે છે તેથી આપણે સાવચેત રહેવું પડશે એક તો તમે જુઓ છો કે તે 1 2 3 લાઇનમાં નિષ્ફળ થઈ શકે છે પછી તે 4 5 6 7 માં નિષ્ફળ થઈ શકે છે પરંતુ જો 4 5 6 7 નિષ્ફળ થવું હોય તો બોલ્ટ 2 ને પણ નિષ્ફળ થવું પડે તો આ એક કેસ છે બીજો કેસ એ છે કે તે 4 5 2 3 ફરીથી 4 5 માફ કરશો 1 5 2 3 અને ફરીથી 1 5 6 7 નિષ્ફળ થઈ શકે છે તેથી ત્યાં ઘણા વિકલ્પો છે તેથી જો આપણે એક પછી એક વિકલ્પ લખીએ તો એક 1 2 3 હશે બીજો 4 5 2 3 4 5 2 6 7 અને 4 5 6 7 હશે તેથી મારે આ ચાર દિશામાં ચાર પાથ સાથેના ચોખ્ખા વિસ્તારની ગણતરી કરવી પડશે અને ન્યૂનતમ પ્લેટનો ચોખ્ખો વિસ્તાર હશે તો પહેલા આપણે 1 2 3 ને ધ્યાનમાં લઈશું તેથી 1 2 3 ની સાથે આનો અર્થ થાય છે 1 2 3 તો અહીં આપણે જે જોઈ શકીએ છીએ તે સરળ છે કે માત્ર એક બોલ્ટ ચિત્રમાં આવી રહ્યો છે તેથી ચોખ્ખો વિસ્તાર આપણે શોધી શકીએ છીએ કે તે t તે 200 18✕1✕8 હશે તેથી હું શોધી શકું છું કે તે 1456 મિલીમીટર વર્ગ છે તો 1 2 3 સાથે ચોખ્ખો વિસ્તાર આપણે આ રીતે શોધી શકીએ છીએ બરાબર હવે આપણે 4 5 2 3 સાથે ચોખ્ખો વિસ્તાર શોધીશું તેથી 4 5 2 3 નો અર્થ આ 4 5 2 3 છે એટલે કે ત્યાં એક સ્ટેગર્ડ પિચ છે તેથી જો હું ગણતરી કરું તો આ b ndhpsi24gi✕ t અહીં i બરાબર 1 છે તેથી જો હું આની ગણતરી કરું તો જો હું b ની કિંમત 200 ઓછા n n બરાબર 2 થશે કારણ કે તે બે બોલ્ટ 5 અને 2 ને ક્રોસ કરે છે તેથી 2 ગુણ્યાં 18 વત્તા ત્યાં માત્ર એક જ ઢાળવાળી લંબાઈ છે જેથી મારે શોધવાનું રહેશે તેથી psi અહીં 75 હશે અને g 50 હશે તેથી g અહીં આપેલ છે આ 50 છે બરાબર એટલે આ 50 છે અને આ મૂલ્ય 75 છે તો આ રીતે હું t ની કિંમત 8 શોધી શકું છું તેથી ગણતરી પછી આપણે 1537 મિલીમીટર વર્ગ શોધી શકીએ છીએ તેથી 4 5 2 3 સાથે ચોખ્ખો વિસ્તાર 1537 આવે છે ફરીથી ચોખ્ખો વિસ્તાર 4 5 2 6 7 એટલે કે આ 4 5 2 6 7 હશે એટલે કે ત્રણ બોલ્ટ છે તેથી અહીં હું શોધી શકું છું કે ચોખ્ખો વિસ્તાર b 200 ઓછા n n 3 હશે ગુણ્યાં dh dh 18 છે વત્તા અહીં બે સંખ્યાની ઢાળવાળી લંબાઈ છે તેથી 2 ગુણ્યાં psi psi મૂલ્ય 75 અને 4g 50 ગુણ્યાં t છે તેથી હું 1618 મિલીમીટર વર્ગ તરીકે મૂલ્ય શોધી શકું છું જેનો અર્થ છે કે અહીં તમે જુઓ છો કે બોલ્ટની સંખ્યા વધી રહી છે પરંતુ સ્ટેગર્ડ પિચને કારણે થોડો વિસ્તાર ઉમેરવામાં આવશે તેથી જો આપણે 3 ગુણ્યાં 18 બાદ કરીએ છીએ પરંતુ આપણે આ ઉમેરી રહ્યા છીએ તેથી જો તમે આ 4 5 2 3 ચોખ્ખા વિસ્તાર સાથે સરખામણી કરો છો તો તમે જે ચોખ્ખો વિસ્તાર જુઓ છો તે વધુ થઈ રહ્યો છે તેનો અર્થ એ છે કે આ દિશા 4 5 2 6 7 સાથે નિષ્ફળ થવાની શક્યતા ઓછી છે આ જો કે આપણે ઓછામાં ઓછું જોવાનું છે હવે બીજો અવકાશ એ છે કે 4 5 6 7 હવે 4 5 6 7 એટલે આ રીતે હવે જો પ્લેટને 4 5 6 7 ની સાથે નિષ્ફળ થવું હોય તો પ્રથમ શીયરને કારણે બોલ્ટ 2 ને નિષ્ફળ થવું પડશે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે આ દિશામાં તાકાતની ગણતરી કરવા જઈશું ત્યારે આપણે 2 ની તાકાત ઉમેરવી પડશે તેનો અર્થ એ કે તે અગાઉના કિસ્સાઓ કરતાં વધુ હશે તેથી આપણે આની ગણતરી કરવાના નથી કારણ કે આપણે જાણીએ છીએ કે તે થશે વધુ તાકાત હશે તેથી આપણે ગણતરી કરવા જઈ રહ્યા નથી તો આપણે જે ચોખ્ખો વિભાગીય વિસ્તાર જોઈ શકીએ છીએ તે આપણને ન્યૂનતમ મળે છે 1456 પછી આપણને 1537 અને પછી 1618 મળે છે તેથી આમાં ન્યૂનતમ છે 1456 એટલે કે 1456 એ 1 2 3 ના નિષ્ફળતાના કિસ્સામાં મળે છે નિષ્ફળતાનો અર્થ એ છે કે આપણે આ દિશામાં વિચારી રહ્યા છીએ ત્યારે તે નિષ્ફળ થઈ શકે છે ખરું તેથી 1 2 3 ની સાથે માફ કરશો આ 1 2 3 ની સાથે તે નિષ્ફળ જશે એટલે આ ભૌમિતિક સ્થિતિ અને રૂપરેખાંકન હેઠળ 1 2 3 સાથે જટિલ વિભાગ 1 2 3 હશે અને આ નિર્ણાયક વિભાગ ચોખ્ખો વિસ્તાર આપણે 1456 તરીકે મેળવવા જઈ રહ્યા છીએ બરાબર અને જો તમને યાદ છે કે જો આપણે અહીં નિર્ણાયક વિભાગીય વિસ્તારનો અર્થ ધ્યાનમાં લઈએ તો આપણને 1456 મિલીમીટર વર્ગ મળી રહ્યો છે અને આ માટે આપણે ચોખ્ખો વિસ્તાર 1312 તરીકે શોધીશું બરાબર પ્લેન બોલ્ટિંગ અહીં 6 નંબરના બોલ્ટ આપવામાં આવ્યા છે અહીં પણ આપણે 6 નંબરના બોલ્ટ આપ્યા છે પરંતુ ઝિગ ઝેગ બોલ્ટિંગની તુલનામાં પ્લેન બોલ્ટિંગના કિસ્સામાં આપણને ઓછી તાકાત મળી રહી છે એટલે કે શક્ય તેટલું આપણે ઝિગ ઝેગ બોલ્ટિંગ માટે જવું જોઈએ એટલે કે બોલ્ટિંગ કનેક્શન્સની કાર્યક્ષમતા ઝિગ ઝેગ બોલ્ટિંગના કિસ્સામાં ચેઇન બોલ્ટિંગની તુલનામાં વધુ હશે ખરું તો આ ચોખ્ખા વિસ્તારની ગણતરી વિશે શું છે તેથી જો મેં જે પણ ચર્ચા કરી છે તે મેં અહીં લખ્યું છે તે જોશું તો તમે જોઈ શકો છો કે પ્લેન બોલ્ટિંગ માટે આપણી પાસે Anc છે આપણે શોધી શકીએ છીએ માફ કરશો આ નહીં આના પછી આપણી પાસે આ સ્લાઇડ છે તેથી જો આપણે સોલ્યુશન પર જઈશું તો આપણે ચેઈન બોલ્ટિંગ માટે જોઈશું ચોખ્ખો વિસ્તાર 200 પહોળાઈ માઈનસ છિદ્ર વિસ્તાર ગુણ્યાં જાડાઈ તેથી 1312 હશે બરાબર તેથી ચેઇન બોલ્ટિંગ માટે પ્લેટનો નિર્ણાયક વિભાગીય વિસ્તાર 1312 બનશે અહીં આપણે 18 ને ધ્યાનમાં લઈએ છીએ કારણ કે 16 મીમી વ્યાસ ધ્યાનમાં લેવામાં આવ્યો છે અને તેથી બોલ્ટ વ્યાસ બરાબર છિદ્રનો વ્યાસ 16 વત્તા 2 એટલે કે 18 મીમી હશે ઝિગ ઝેગ બોલ્ટિંગ માટે આપણે દર્શાવ્યું છે કે નિષ્ફળતાની શક્યતા 1 2 3 સાથે 4 5 2 3 સાથે 4 5 2 6 7 અથવા 4 5 6 7 સાથે થઈ શકે છે તેથી આપણે તમામ સંભવિત કેસોની ગણતરી કરવી પડશે અને આપણે લઘુત્તમ મૂલ્ય શોધવાનું છે બરાબર હવે જો આપણે 1 2 3 ની સાથે ચોખ્ખો વિસ્તાર ધ્યાનમાં લઈએ તો તે ફક્ત t જ્યાં n બરાબર 1 છે અને ત્યાં સ્ટેગર્ડ પીચ છે તેથી આપણને 1 2 3 સાથે ચોખ્ખો વિસ્તાર 1456 મળ્યો એ જ રીતે જો હું આગામી 4 5 2 3 પર જઈશ તો આપણે ચોખ્ખો વિસ્તાર શોધી શકીએ છીએ જે b ndhpsi24git હશે અહીં 4 5 2 3 સાથે બે બોલ્ટ ચિત્રમાં આવી રહ્યા છે તેથી જ્યારે આપણે કરવા કપાત જઈ રહ્યા છીએ ત્યારે આપણે બે બોલ્ટના છિદ્રના વિસ્તારને બાદ કરીએ છીએ તેથી 200 ઓછા 2 ગુણ્યાં 18 પછી પ્લસ સ્ટેજર્ડ પિચને કારણે અમુક વિસ્તાર ઉમેરવામાં આવશે જે psi24gi છે તો અહીં psi સ્ટેગર્ડ પિચ આપણે જોઈ છે કે તે 75 મીમી છે અને ગેજ 50 મીમી આપવામાં આવ્યો હતો તેથી આપણે શોધી શકીએ કે ચોખ્ખો વિસ્તાર 1537 મીલીમીટર વર્ગ આવે છે પછી ફરી જો આપણે 4 5 2 6 7 સાથે ચોખ્ખા વિસ્તારની ગણતરી પર આવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ચોખ્ખો વિસ્તાર અહીં 200 ઓછા 3 ગુણ્યાં 18 થશે કારણ કે બોલ્ટની સંખ્યા 3 છે અને 2 નંબરની સ્ટેગર્ડ પિચ ચિત્રમાં આવી રહી છે તેથી માઈનસ 3 ગુણ્યાં 18 વત્તા 2 ગુણ્યાં 75 વર્ગ ભાગ્યા 4 ગુણ્યાં 50 ગુણ્યાં 8 તેથી આ 1618 મીમી વર્ગ આવે છે અને આપણે 4 5 6 7 સાથે ગણતરી કરવાના નથી કારણ કે જો તેને પહેલા નિષ્ફળ થવું હોય તો બોલ્ટ 1 નિષ્ફળ થવું પડશે નિષ્ફળ થવાનો અર્થ એ છે કે જ્યારે આપણે 4 5 6 7 દરમિયાન નિષ્ફળતાની તાકાતની ગણતરી કરીશું ત્યારે આપણે બોલ્ટ 1 ની નિષ્ફળતાની તાકાત ઉમેરવી પડશે તેથી આ અગાઉના કરતા વધારે હશે તેથી જ આપણે ગણતરી કરવાના નથી તેથી વિભાગીય વિસ્તાર એટલે કે જટિલ વિભાગીય વિસ્તાર આ ત્રણ કેસમાંથી ન્યૂનતમ બનશે ઠીક છે અને આ ત્રણ કેસમાંથી ન્યૂનતમ 1456 મિલીમીટર વર્ગ આવશે જે 1 2 3 સાથે આવે છે તેથી આપણે આ રીતે સૌથી નિર્ણાયક વિભાગીય વિસ્તાર શોધી શકીએ છીએ આપણે એ પણ જોયું છે કે વિવિધ કેસો માટેના સૌથી મહત્વપૂર્ણ વિભાગ વિસ્તારની અમે ગણતરી કરી છે પરંતુ એક વસ્તુ અમે અવલોકન કરી છે કે જો આપણે પ્લેન બોલ્ટિંગ અથવા ચેઇન બોલ્ટિંગનો ઉપયોગ કરીને કનેક્શનની તુલના કરીએ અને ઝિગ ઝેગ બોલ્ટિંગનો ઉપયોગ કરીએ તો ઝિગ ઝેગ બોલ્ટિંગના કિસ્સામાં કાર્યક્ષમતા વધુ હશે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે તેથી જ્યારે આપણે અમુક કનેક્શનની ડીઝાઈન માટે જઈશું ત્યારે આપણે ચેઈન બોલ્ટીંગ સોરી ઝિગ ઝેગ બોલ્ટીંગને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે પ્લેન બોલ્ટીંગ કરતાં વધુ કાર્યક્ષમ હશે હવે પછીના વર્ગમાં આપણે તણાવ મેમ્બરની તાકાતની ગણતરી વિશે ચર્ચા કરીશું હવે તણાવ મેમ્બર કુલ વિસ્તારની ઉપજને કારણે નિષ્ફળ થઈ શકે છે તેથી ઉપજ આપવાને કારણે ડિઝાઇનની તાકાત શું હશે તેની આપણે ગણતરી કરીશું આગળ આપણે જટિલ વિભાગના ભંગાણની ગણતરી કરીશું એટલે કે જટિલ વિભાગની સાથે તે કેવી રીતે નિષ્ફળ જશે તેની ગણતરી કરીશું અને ત્યાં આપણે જોઈશું કે શીયર લેગ અસર ચિત્રમાં આવશે અને મેં કહ્યું છે કે શીયર લેગ ત્યારે થાય છે જ્યારે છિદ્ર વિભાગો મેમ્બર સાથે જોડાયેલા નથી તેથી જો મેમ્બરનો ભાગ જોડાયેલ હોય તો ડાયરેક્ટ અક્ષીય તણાવ તે ભાગ પર પ્રથમ આવશે અને શીયર લેગની અસર બાકી લેગ એટલે કે જે જોડાયેલ નથી તેમાં હશે તેથી શીયર લેગ અસરને કારણે તાકાત થોડી ઓછી થવાની છે તેથી આપણે તે શીયર લેગ અસરની ગણતરી કરવી પડશે અને પછી ભંગાણને કારણે ડિઝાઇનની મજબૂતાઈ શોધવાની છે અને નિષ્ફળતાનો બીજો અવકાશ બ્લોક શીયર નિષ્ફળતા હશે કારણ કે તે શીયરને કારણે નિષ્ફળ થઈ શકે છે જેને બ્લોક શીયર નિષ્ફળતા કહેવાય છે તો તેના માટે પણ આપણે ગણતરી કરવી પડશે કે બ્લોક શીયર નિષ્ફળતા કેવી રીતે થશે અને ડિઝાઇનની મજબૂતાઈ શું હશે અને પછી આ ત્રણ તાકાતમાંથી ન્યૂનતમ સભ્યની ડિઝાઇન તાકાત હશે કારણ કે આપણે ત્રણ કેસોની ગણતરી કરીશું અને તેમાંથી ન્યૂનતમ તણાવ મેમ્બરની તાકાત હશે આ આપણે આગામી વર્ગમાં શીખીશું આભાર